આપણે સિંગલ વ્યૂ કેમેરા ભૂમિતિ પર ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે ચર્ચા કરી છે કે પ્રોજેક્શન મેટ્રિક્સ થી અલગ માહિતી કેવી રીતે મળે છે હવે ચાલો આપણે તમારી પ્રેક્ટિસ માટેની કેટલીક કવાયતોની ચર્ચા કરીએ અને તેનાથી સંબંધિત કેટલીક સમસ્યાઓ હલ કરીએ જે તમને વધુ સારી સમજ આપે છે તેથી આ સમસ્યા ને ધ્યાન માં લો કે તમને ખબર છે કે તમારી પાસે એક પ્રક્ષેપણ મેટ્રિક્સ છે જે આ ફોર્મમાં આપવામાં આવે છે અને તમારે નીચેનાની ગણતરી કરવાની જરૂર છે જેમ કે તમારે તેના કેમેરા કેન્દ્રની X અક્ષના વેનિશિંગ બિંદુની છબીનું મૂળ સ્થાન જે દિશા કોસાઇન કહે છે તેની સાથે રેખા ના વેનિશિંગ બિંદુની ગણતરી કરવાની જરૂર છે હવે હું અહીં સૂચન કરીશ કે તમે મારા વિડિઓ વ્યાખ્યાન ને વિરામ દો અને આ સમસ્યા હલ કરી શકો અને પછી ફરીથી તેને શરૂ કરો અને તેથી હું આગળની સ્લાઇડ્સ માં આ વિશેષ ઉપાયની ચર્ચા કરીશ તેથી જેમ કે મેં બતાવ્યું છે કે તમે જે વિચાર્યું તે આ એક પ્રક્ષેપણ મેટ્રિક્સ છે આ ફોર્મમાં પેટા મેટ્રિક્સ M વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને પછી અન્ય કોલમ વેક્ટર જે કોલમ વેક્ટર છે તેથી આ અભિવ્યક્તિથી કેમેરા સેન્ટરની ગણતરી કરવા માટે આપણે મેટ્રિક્સ M ને ઉલ્ટાવવો પડશે અને પછી વિશ્વના સંકલન પ્રણાલીમાં સીધા કેમેરા કેન્દ્ર મેળવવા માટે ગણતરી કરીશું તેથી આ કિસ્સામાં જો તમે વ્યસ્તની ગણતરીઓ ચાલુ રાખો છો તો તમારે મેટ્રિક્સના કોફેક્ટર ની ગણતરી કરવાની જરૂર છે તે પગલે તમારે મેટ્રિક્સના નિર્ધારકની ગણતરી કરવાની જરૂર છે અને પછી આ સ્વરૂપ માં વ્યસ્ત ની ગણતરી કરી શકાય છે તેનો અર્થ એ કે તમારે કોફેક્ટર નો ટ્રાન્સપોઝ લેવો પડશે અને પછી તેને નિર્ધારક દ્વારા વિભાજીત કરવો પડશે અને પછી છેવટે જો તમે આ ગણતરીઓ કરો છો તો આ ફોર્મમાં આવશે તેથી તમારે નોંધવું જોઈએ કે આ ફક્ત વિશ્વ ની સંકલન પ્રણાલી માં છે તમારે કન્વર્ટ કરવાની જરૂર નથી આ તમારે તેને બિન સજાતીય સંકલન સિસ્ટમમાં ફેરવવું જોઈએ નહીં પછી તે ખોટું હશે તેથી તે સીધું છે કે તે આપણને જે સમજે છે તે મુજબ ત્રિ પરિમાણીય સંકલન પ્રણાલી માં પરિણામ આપે છે ચાલો આપણે ધ્યાનમાં લઈએ કે તમે કેવી રીતે X અક્ષના વેનીશિંગ બિંદુની ગણતરી કરો છો જેમ મેં અગાઉ ચર્ચા કરી હતી કે X અક્ષના વેનીશિંગ બિંદુ થવા માટે આપણે પ્રોજેક્શન મેટ્રિક્સને X અક્ષો સાથેની દિશાઓ અને વધારાના સ્કેલ વેલ્યુ સાથે ગુણાકાર કરવો પડશે સ્કેલ પરિમાણીય 0 છે કારણ કે તે X અક્ષ સાથે અનંતતાના બિંદુ ને રજૂ કરે છે તેથી તમારે આ વેક્ટર સાથે પ્રક્ષેપણ મેટ્રિક્સને ગુણાકાર કરવો પડશે હું પંક્તિ સ્વરૂપ માં બતાવી રહ્યો છું તે કોલમ વેક્ટર છે અને પછી તમને p1 મળશે અને જેનો અર્થ એ છે કે ખાસ કરીને તમને તે મળશે તેથી આ તે એક કોલમ વેક્ટર સાથે સંબંધિત છે અને તમારે ધ્યાન માં લેવું જોઈએ કે આ ખરેખર ઇમેજ કોઓર્ડિનેંટ સિસ્ટમ માં સજાતીય સંકલન સિસ્ટમમાં છે તેથી જો હું તેમને તમારી દ્વિ પરિમાણીય સંકલન પ્રણાલીમાં મેળવવા માંગું છું તો બિન સજાતીય સંકલન સિસ્ટમમાં મારે x કોઓર્ડિનેંટ તરીકે અને y સંકલન તરીકે વ્યક્ત કરવું પડશે તેથી સામાન્ય દ્વિ પરિમાણીય સંકલન પ્રણાલી ની અમારી સમજણ માં ઇમેજ કોઓર્ડિનેટ્સ માં આ બિંદુ છે એ જ રીતે મૂળ બિંદુ માટે 4 થી કોલમ વેક્ટર છે તેથી તમે મેળવશો તેથી જો હું ધોરણને સમાયોજિત કરું તો તે 1 અને 1 1 નું સંકલન છે અને તે પછી દિશા કોસાઇન્સ સાથેની લાઇનનો વેનીશિંગ બિંદુ ફરી આ બતાવે છે કે દિશામાં અનંતનો બિંદુ શું છે જે વેક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે અને જો મેં પ્રોજેક્શન મેટ્રિક્સ P સાથે ગુણાકાર કર્યો તો તમને વેક્ટર મળશે ફરી એકવાર આ એકરૂપતા સંકલન પ્રણાલી માં છે જેનો અર્થ છે કે તે આપણી દ્વિપરિમાણીય વાસ્તવિક જગ્યા માં સંકલન સમાન છે તેથી ચાલો આપણે બીજું ઉદાહરણ ધ્યાન માં લઈએ અહીં તમે આ ફોર્મમાં આપવામાં આવેલા પ્રોજેક્શન મેટ્રિક્સને પણ ધ્યાન માં લીધા છે અને પછી તમને આ ગણતરી કરવાનું કહેવામાં આવે છે કે જો તમારી પાસે R2 માં અથવા R સ્ક્વેરમાં ઇમેજ પોઇન્ટ 2 7 છે જે પરિમાણીય સમન્વય સંમેલન માં સામાન્ય છે સુસંગત દ્રશ્ય બિંદુ જો તે જાણીતું હોય કે કેમેરાના કેન્દ્રથી 40 એકમોના અંતરે છે તો તમારે તેની ગણતરી કરવી પડશે તેથી ફરી એકવાર હું તમને વિનંતી કરીશ કે આ ક્ષણે વિડિઓને થોભાવો આ સમસ્યા હલ કરો અને પછી તેને ફરી શરૂ કરો હું આગળની સ્લાઇડ્સમાં આ ઉકેલ અંગે ચર્ચા કરવા જઇ રહ્યો છું તેથી અહીં મેં તમને આ ઉકેલની કેટલીક રચનાઓ બતાવી છે જેમ તમે જોઈ શકો છો કે પ્રોજેક્શન મેટ્રિક્સ એ પેટા મેટ્રિક્સ M અને દ્વારા રજૂ થાય છે M એ એક પેટા મેટ્રિક્સ છે તે કોલમ વેક્ટર છે તેથી કેમેરા સેન્ટર પહેલા તમારે ગણતરી કરવાની જરૂર છે કારણ કે એકવાર તમારે અનુરૂપ પ્રક્ષેપિત કિરણની ગણતરી કરવી પડશે આપણે શું જોઈએ આપણને કેમેરા કેન્દ્ર ની જરૂર છે તેથી કેમેરા કેન્દ્ર ની જરૂર છે અને આપણને દિશા કોસાઇન ની પણ જરૂર છે તેથી આ સંબંધ દ્વારા આપવામાં આવે છે તેથી તમારે ગણતરી કરવી પડશે અને તે પછી તમને અનુરૂપ આપશે તે ફરીથી ત્રિ પરિમાણીય સંકલન અવકાશમાં છે જ્યારે દિશા કોસાઇન દ્વારા આપવી જોઈએ તેથી 2 7 એક છબી બિંદુ હતો અને તે સાથે સજાતીય સિસ્ટમ સંકલન પ્રણાલીમાં તે દિશાઓ 2 7 1 છે તેથી જો હું આ ગણતરીઓ કરીશ તો મને આ વિશેષ દિશા મળશે અને પછી આ કિરણ ના કોઈપણ બિંદુ જે અંતર પડેલો છે તે આ સ્વરૂપ માં વ્યક્ત કરી શકાય છે તેથી તમે જુઓ છો કે આ કંઈ નથી પરંતુ એકમ વેક્ટર દિશા lmn સાથે છે તેથી આપણે હંમેશાં આ ફોર્મમાં આ સીધી રેખાના પેરામેટ્રિક ફોર્મ સમીકરણ માં વ્યક્ત કરી શકીએ છીએ તેથી તે જ રીતે તમે અનુરૂપ પ્રોજેક્શન કિરણ મેળવી શકો છો તમે મૂકી શકો છો અને તે તમને અનુરૂપ કિરણ આપશે તેથી તે આ બિંદુઓનો ઉકેલ છે આપણે સમાન સમસ્યા ચાલુ રાખીએ છીએ અહીં તમને પ્રોજેક્શન મેટ્રિક્સ સાથે ઇમેજિંગ સિસ્ટમ ના મુખ્ય સમતલ ની ગણતરી કરવાનું કહેવામાં આવે છે તેથી જો હું આ ઓપરેશન કરવાનું શરૂ કરું તો તમને મુખ્ય સમતલ કેવી રીતે મળે છે તે છે જેવું આપણે જાણીએ છીએ કે આ મુખ્ય સમતલ આ ત્રીજી પંક્તિ દ્વારા આપવામાં આવ્યું છે તેથી જે દ્વારા આપવામાં આવે છે તેથી તમે જોશો કે આ ઉકેલો મૂળભૂત રીતે તે ફરીથી સમજૂતી છે મુખ્ય સમતલ ના બિંદુનો છબી બિંદુ આ સ્વરૂપમાં હશે તેથી તે હોવો જોઈએ તેથી તે P ની છેલ્લી હરોળ છે અને તે 1 581 દ્વારા આપવામાં આવે છે જો હું આયોજક સમીકરણના અમારા સામાન્ય સંમેલનમાં લખીશ તો તે છે તેથી આ રીતે તમે મુખ્ય બિંદુ મેળવો તેથી હવે આપણે આ વિષય માં આપણી ચર્ચાઓ ચાલુ રાખીશું તો ચાલો અન્ય દૃશ્ય ધ્યાન માં લઈએ જ્યાં કેમેરા કેન્દ્ર અનંતતા પર છે હવે આ કિસ્સામાં આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે M એકવચન હશે જે પ્રથમ વસ્તુ છે કારણ કે તે કિસ્સામાં M તમને કેન્દ્ર આપશે અને તે કેન્દ્રનું ત્રીજું ચોથું પરિમાણ જે સ્કેલ ફેક્ટર 0 છે હવે આ સ્થિતિમાં બે પરિસ્થિતિઓ છે તે એફાઇન કેમેરો હોઈ શકે છે અથવા તે નોન એફાઇન કેમેરો હોઈ શકે છે તેથી આ પ્રકારની પરિસ્થિતિ માટે આપણને નોન એફાઇન કેમેરા પર રસ નથી આપણે ફક્ત એફાઇન કેમેરામાં ધ્યાન આપીશું તેથીએફાઇન કેમેરાની એક સરળ લાક્ષણિકતા એ છે કે તેની છેલ્લી પંક્તિ 0 0 0 1 ના સ્વરૂપમાં છે તમે એક શૂન્ય બિન મૂલ્યને બદલે કોઈપણ અન્ય સ્કેલ પરિબળનો ઉપયોગ કરી શકો છો પરંતુ સામાન્ય રીતે તમે તેને 0 0 0 1 જેવા મૂકી શકો છો પછી દરેક અન્ય તત્વને તે ધોરણ 1 ના સંદર્ભમાં ઠીક કરે છે તેથી એફાઇન કેમેરાની પ્રોપર્ટી એ છે કે પ્રથમ તેનું મુખ્ય સમતલ અનંત પરનું એક સમતલ છે જે એક મુખ્ય સમતલ છે તેનો અર્થ એ છે કે બધા બિંદુઓ જે ઘણી દિશાઓ સાથે અનંત પર પડેલા છે તેઓ મુખ્ય સમતલમાં પડેલા છે અને તે કેમેરા કેન્દ્ર પણ મુખ્ય સમતલ પર કુદરતી રીતે આવેલું છે તેથી બિંદુ સેટ અનંત એ નિર્દેશિત અનંતનો નકશો છે તેથી જો તમે આવા કોઈપણ બિંદુઓ પર ધ્યાન આપો કે જે અનંત છે તેના વેનીશિંગ બિંદુઓ જેને કહેવાતા વેનીશિંગ બિંદુ છે તેનો અર્થ એ કે જો તમે તે બિંદુની છબી લો છો જે અનંત પણ હશે એનો અર્થ એ છે કે તે સ્કેલ વેલ્યુ પણ 0 હશે જેનો અર્થ એ છે કે તમે સમજી ગયા છો કે આપણા યુક્લિડિયન ભૌમિતિક અર્થમાં સમાંતર રેખાઓ પર બિન સજાતીય સંકલનની સમાંતર રેખાઓનું આંતરછેદ અનંતતા ના એક બિંદુએ છેદે છે તેવું સમજાવી શકાય છે જે આમાં રજૂ થાય છે એકરૂપ સુસંગત સિસ્ટમ જ્યાં સ્કેલ વેલ્યુ 0 છે તેથી જેનો અર્થ એ છે કે છબીઓ મેળવ્યા પછી પરિવર્તન પછી હજી પણ રેખાઓ સમાંતર રહે છે કારણ કે તે રેખાઓની છબીઓ તેમના આંતરછેદ પણ અનંત પર છે તેથી તે તમારામાંની એક છે જે આ વિશેષ બાબતોની મુખ્ય પ્રોપર્ટી ને જાણે છે અને સમજાવે છે કે તે અનંત ના બિંદુ અનંતતા ના બિંદુ પર હજી પણ શા માટે નકશા બનાવે છે તેથી એફાઇન પ્રોજેક્શન એ કેમેરાના સંબંધને સરળ બનાવવાની એક રીત આ રીતે થઈ શકે છે કારણ કે તમે જોઈ શકો છો કે આ રૂપમાં એફાઇન કેમેરામાં આ વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ છે જેનો અર્થ એ નથી કે તે સરળ છે ત્રિ પરિમાણીય બિંદુ તમે આ ત્રિ પરિમાણીય બિંદુને મેટ્રિક્સ ના રૂપમાં ગુણાકાર કરી રહ્યાં છો અને પછી તમને બીજો વેક્ટર ત્રિ પરિમાણીય વેક્ટર મળશે અને આ તે પરિમાણ છે જેને આપણે આ જોડાણ પરિવર્તન માટે ભાષાંતર પરિમાણ તરીકે ઓળખીએ છે અને પછી તમને અનુરૂપ ઇમેજ પોઇન્ટ મળે છે તેથી આ એક છબી બિંદુ છે તેથી તે બિન સજાતીય સંકલન પ્રણાલીમાં પણ છે કારણ કે આ તમને આપશે તેથી આ એક વાસ્તવિક છબી સંકલન છે જે તમને કોઈ સ્કેલ એડજસ્ટમેન્ટ કરવાની રહેશે નહીં તેથી એફાઇન ભૂમિતિમાં આ એક ખૂબ જ સરળ સંબંધો છે જ્યાં તમે બધા સંબંધોને યુક્લિડિયન અવકાશના અર્થમાં યુક્લિડિયન અવકાશ ત્રિ પરિમાણીય યુક્લિડિયન અવકાશના અર્થમાં છબીઓના દ્વિપરિમાણીય યુક્લિડિઅન અવકાશ સુધી આ સંબંધોને વ્યક્ત કરી શકો છો હવે આ સમજાવી શકાય છે કે તમને આ પ્રકારની રચના કેવી રીતે મળે છે જો મેં એફાઇન પ્રોજેક્શન મેટ્રિક્સની કેનોનિકલ રજૂઆત ધ્યાનમાં લીધી જ્યાં તમે જોઈ શકો છો કે આ પ્રોજેક્શન મેટ્રિક્સની છેલ્લી પંક્તિ 0 0 0 1 વેક્ટર દ્વારા આપવામાં આવી છે તેથી જો હું મેટ્રિક્સ ગુણાકાર કરું છું અને સંબંધિત પેટા મેટ્રિક્સ ગુણાકારને ધ્યાનમાં લઈશ તો તે સમાનરૂપે આ બિંદુ પર આવી રહ્યું છે તેથી આ પ્રક્ષેપણ વચ્ચેના સંબંધોને સરળ બનાવે છે વિશ્વ સંકલન બિંદુ સાથેનો ઇમેજ પોઇન્ટ અને તે આ એફાઇન મેટ્રિક્સ શોધવાની ગણતરીમાં પણ સરળ બનાવે છે તેથી ચાલો જોઈએ કે તમે તેને કેવી રીતે કરી શકો છો તેથી તમે આ સમીકરણ નીચેના સ્વરૂપમાં વ્યક્ત કરી શકો છો એક પેટા મેટ્રિક્સ છે જે ઉપર રજૂ થયેલ મેટ્રિક્સ છે અને તે સમાન બિંદુ વત્તા t ને રજૂ કરે છે તેથી એફાઇન પ્રોજેક્શન તેથી ત્યાં કેટલા સ્વતંત્ર પરિમાણો છે આપણે જોઈ શકીએ છીએ કે આ t વેક્ટર છે અને આ છે તેથી ત્યાં 8 પરિમાણો છે તેથી ત્યાં 8 સ્વતંત્ર પરિમાણો અથવા સ્વતંત્રતાના 8 ડિગ્રી છે તેથી આ વિશે અંતિમ નિષ્કર્ષ છે અથવા આ એક ફાયદો છે જે તમારી પાસે છે તમારે આ વિશિષ્ટ પ્રોજેક્શન મેટ્રિક્સનો અંદાજ કાઢવા માટે ઓછા પોઇન્ટની આવશ્યકતા છે કારણ કે તમારી પાસે ફક્ત 8 સ્વતંત્ર પરિમાણો છે જેમાં દરેક બિંદુ વ્યવહાર તમને બે સમીકરણો આપે છે x કોઓર્ડિનેટ માટે એક y કોઓર્ડિનેટ માટે એક તેથી જો મારી પાસે 4 પોઇન્ટ વ્યવહાર છે તો મને 8 સમીકરણ મળશે અને હું આ સમસ્યા હલ કરી શકું છું તેથી તે ન્યૂનતમ આવશ્યકતા છે જો તમારી પાસે પોઇન્ટ વ્યવહારની સંખ્યા વધુ છે તો પછી તમે લીસ્ટ સ્ક્વેર અંદાજ કરી શકો છો જ્યાં આપણે આગળની સ્લાઇડ્સમાં ચર્ચા કરીશું તેથી આ રીતે ચર્ચા કરવામાં આવશે તેથી પ્રથમ વસ્તુ એફાઈન કેમેરા સેન્ટરમાં તે અનંત પર સ્થિત છે અને તે સમાંતર કિરણોની દિશા છે તેથી ભૌમિતિક અર્થઘટન એ છે કે એક એફાઈન કેમેરામાં સમાંતર કિરણોનો ઉપયોગ કરીને ઇમેજિંગ થાય છે એક વિશિષ્ટ કેન્દ્રને ધ્યાનમાં લેવાને બદલે જ્યાં બધી કિરણો તે કેન્દ્રથી જોડાય છે જે પરિપ્રેક્ષ્ય પ્રક્ષેપણ ભૂમિતિ છે એફાઈન ભૂમિતિમાં તમે કોઈપણ દિશાને કોઈ પણ દિશા અને કોઈપણ ખાસ દિશાની સમાંતર માનતા હતા મને સમજાવવા દો ધારો કે આ તમારું ઇમેજ પ્લેન છે અને ધારો કે આ તમારું સીન પોઇન્ટ X છે અને કહો કે નિયમ એ છે કે આ વેક્ટર d ની દિશા છે તેથી બધી સમાંતર રેખાઓ તેથી X X ની છબી હશે કે જે તમે આ દિશાની સાથે સમાંતર રેખા દોરો અને જ્યાં તે છેદે છે તે આ બિંદુની છબી બની જાય છે તેથી આ એફાઇન કેમેરા માટે ઇમેજિંગનું અર્થઘટન છે જે ઇમેજિંગ ભૂમિતિના કિસ્સામાં સમાંતર પ્રક્ષેપણ છે તેથી આ M અને d સાથેનો સંબંધ છે તમે આ સમીકરણનો ઉપયોગ કરીને આમાં d મેળવી શકો છો તેથી t નો અર્થઘટન છે કે તે વિશ્વના મૂળની છબી છે અને તેનું મુખ્ય સમતલ અથવા એફાઇન પ્રોજેક્શન મેટ્રિક્સ અનંત પરનું એક સમતલ છે જે તમે જોઈ શકો છો કે 0 0 0 1 છે તેથી તે સ્વરૂપ છે તેથી એફાઇન મેટ્રિક્સ ની છેલ્લી પંક્તિમાં છેલ્લી પંક્તિ 0 0 0 1 છે તેથી આ મુખ્ય સમતલ સૂચવે છે અને તે અનંત નું સમતલ છે જે આ સંભાવનાત્મક જગ્યામાં એક અર્થઘટન છે અને રેન્ક 2 હોવું જોઈએ તેની ખાતરી કરવા માટે કે રેન્ક 3 ની હોવી જોઈએ તેથી આ એક ચોક્કસ અર્થઘટન છે તેથી જ્યારે તમારી પાસે વધુ પોઇન્ટ હોય ત્યારે આપણે એફાઇન કેમેરાના અંદાજને ધ્યાનમાં લઈએ તમારે ઓછામાં ઓછા 4 પોઇન્ટની જરૂર છે પરંતુ જો તમારી પાસે પોઇન્ટ વ્યવહારની સંખ્યા વધુ છે તેથી તમે ઓછામાં ઓછા 4 પોઇન્ટ વ્યવહાર કરી શકો છો અને જો તમારી પાસે પોઇન્ટ વ્યવહારની સંખ્યા વધુ છે તો તમારો અંદાજ મજબૂત હશે તેથી આ સમીકરણ તેથી આ એક ઉદાહરણ છે તે વિશેષતાઓ દર્શાવવામાં આવી છે કે જે અને મૂડી છે તે બિંદુ અનુરૂપ છે દ્રશ્ય બિંદુ છે અને અનુરૂપ ઇમેજ પોઇન્ટને બોલ્ડ ફોન્ટમાં બતાવવામાં આવ્યું છે તેથી નોન બોલ્ડ ફોન્ટમાં તેના સંકલન વ્યક્ત કરવામાં આવે છે તેથી આ સમીકરણો જો તે આ સમીકરણ બનાવે છે તેથી ફરી એકવાર હું મારા પ્રોજેક્શન મેટ્રિક્સના પરિમાણો તરીકે પંક્તિ વેક્ટર્સના સંક્ષેપને ધ્યાનમાં લઈશ તેથી આ બંને સમીકરણો દ્વારા રજૂ કરી શકાય છે તેથી તમે જોઈ શકો છો કે આ કિસ્સામાં તમને આપે છે સંકલન કરે છે અને સંકલનમાં આપે છે તેથી અહીં ટ્રાન્સપોઝના રૂપમાં રજૂ થવું જોઈએ જે અહીં બતાવેલ નથી ગાણિતિક રૂપે તેને ટ્રાન્સપોઝ કરવું જોઈએ અને ત્યાં ટ્રાન્સપોઝ પણ હોવો જોઈએ કારણ કે તમે જાણો છો કે તે રો વેક્ટર છે અને પછી તમે આ સમીકરણો બનાવી શકો છો તેથી n પોઇન્ટ માટે આ મેટ્રિક્સ હું આ મેટ્રિક્સ ને મેટ્રિક્સ A તરીકે ગણી શકું છું અને આ મેટ્રિક્સ A કહે છે અને જો ત્યાં n પોઇન્ટ હોય તો દરેક મને બે સમીકરણો આપશે તેથી ત્યાં 2n સમીકરણો હશે અને પરિમાણો જે તમે જોઈ શકો છો તે આ છે તેથી તે તેને 8 બનાવશે તેથી તે છે અને આ પરિમાણ પણ છે તેથી તમે મેળવો અને આ મેટ્રિક્સ આ કોલમ વેક્ટર કોઓર્ડિનેટ્સ સંબંધિત કોઓર્ડિનેટ્સ દ્વારા જોવા મળે છે તેથી આ સમીકરણોનો સમૂહ છે જેને તમારે હલ કરવાની જરૂર છે અને આ સમીકરણોનો એક સમાન નથી કારણ કે તમને અપેક્ષા નથી હોતી કે દરેક સંકલન 0 હશે તેથી આ વેક્ટર તમારા પ્રયોગોમાં અથવા અવલોકનોમાં 0 હશે નહીં તેથી તમે સમાનતાના બિન સમાંતર સમૂહ માટે પ્રમાણભૂત તમે લીસ્ટ સ્ક્વેર ભૂલ પદ્ધતિનો ઉપયોગ કરીને તેને હલ કરી શકો છો અને સોલ્યુશન આ ફોર્મમાં આપવામાં આવ્યું છે મેં સોલ્યુશનની પ્રકૃતિ ની ચર્ચા કરી તેથી હું નો ઉપયોગ કરી શકું જે મને સોલ્યુશનમાં આપે તેથી આપણે આ વિશેષ બાબતની ચર્ચા કરીશું કે સમતલમાં જે બિંદુઓ પડેલા છે તે કેવી રીતે પ્રોજેક્ટીવ કેમેરાની મદદથી છબીઓ બનાવે છે સામાન્યતાના નુકસાન વિના ચાલો ધ્યાનમાં લઈએ કે સમતલ એ XY સમતલ છે જ્યાં Z બરાબર 0 છે તમે હંમેશાં કોઈ પણ સમતલને XY સમતલ બનાવવા માટે સંકલન રૂપાંતર કરી શકો છો અને તેથી જ મેં કહ્યું કે આ સિદ્ધાંતને સામાન્યતાના નુકસાન વિના લાગુ કરી શકો છો અને કહો કે એક બિંદુ q તરીકે આપવામાં આવે છે જે સીન પોઇન્ટ Q છે અને આ એક કેમેરો ગોઠવણી છે જ્યાં C પ્રક્ષેપણનું કેન્દ્ર છે અને ત્યાં એક છબી સમતલ છે તેથી C અને Q અને તે કિરણના આંતરછેદ વચ્ચે એક કિરણ રચાય છે જે ચિત્ર સમતલ સાથે છે જે પોઇન્ટ l q દ્વારા બતાવવામાં આવે છે જે છબી બિંદુ છે તેથી આ રીતે ઇમેજિંગ થાય છે તેથી હવે હું આ રીતે સંકલન q વ્યક્ત કરી શકું છું તમે અહીં જોઈ શકો છો કે XY પ્લેનમાં કોઈપણ બિંદુ લખી શકાય છે કારણ કે તે સંકલન છે તેથી આખરે આ પ્રક્ષેપણ ભૂમિતિ પ્રક્ષેપણ મેટ્રિક્સ અને એકરૂપ સંકલન પ્રણાલીમાં પ્રક્ષેપણમાં ત્રિ પરિમાણીય બિંદુ સાથેના ગુણાકાર પ્રક્ષેપણ મેટ્રિક્સમાંના આ સંબંધને એક ફોર્મમાં ઘટાડી શકાય છે જ્યાં તમારે ફક્ત બે કોઓર્ડિનેટ્સ XY જરૂરી છે જે તે સમતલમાં એક બિંદુ છે તેથી સમતલના સંકલન સંમેલનમાં નિર્દેશ કરો અને મેટ્રિક્સથી ગુણાકાર કરો આપણે આ ફોર્મને જાણીએ છીએ કે આ કંઈ નથી પરંતુ એક પરિમાણીય પ્રક્ષેપાત્મક અવકાશ દ્વિ પરિમાણીય પ્રક્ષેપાત્મક જેવું સ્થાન ધરાવતું અવકાશ એક પરિમાણીય બે પરિમાણીયમાં સજાતીય બિંદુનું મેટ્રિક્સ રૂપાંતર તેથી જો તમે સમતલની ઇમેજિંગ લો છો તો તે ઇમેજ પોઇન્ટ્સ અને સીન પોઇન્ટ્સ વચ્ચે હોમોગ્રાફી સ્થાપિત કરે છે તેથી જ તે આ ચર્ચાનો દોર છે તેથી તે શું છે સમાન સમતલનો પરિપ્રેક્ષ્ય પ્રક્ષેપણ એ એક આનુષંગિક રૂપાંતર છે આપણે ત્રિ પરિમાણીય સીધી રેખાની ઇમેજિંગ પર ચર્ચા કરીશું અને તે જોવાનો પ્રયત્ન કરીશું કે ઇમેજ પ્લેન પર સંબંધિત અનુમાનિત રેખા ત્રિ પરિમાણીય ગોઠવણીથી કેવી રીતે સંબંધિત છે તેથી રેખાકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક રેખા જે ત્રિ પરિમાણીય રેખા છે તે ધ્યાન માં લો અને તમારી પાસે C માં એક ઇમેજ પ્લેન અને તેનું કેમેરો કેન્દ્ર છે તેથી જો તમે આ રેખા ને પ્રોજેક્ટ કરવા માંગતા હો તો હું કોઈપણ બે અંતિમ બિંદુને ધ્યાનમાં લઈ શકું અને આ રેખાના કોઈપણ બે પોઇન્ટ રેખા પર છે અને તેના ઇમેજ પોઇન્ટ શોધીને તે ઇમેજ પોઇન્ટને જોડો તમને બીજી રેખા મળશે જે તે છબીની એક રેખા છે જે એક સીધી રેખા પણ હશે કારણ કે આ કિસ્સામાં પ્રોજેક્ટીવ રૂપાંતરની આ પ્રોપર્ટી લાગુ પડે છે હવે આ રેખાને મારી આકૃતિ દ્વારા l સૂચિત કરવામાં આવે છે અને જેમ તમે સમજી શકો છો આ રેખા દ્વિ પરિમાણીય અંદાજવાળી જગ્યામાં રજૂ થાય છે તેથી કઇ પ્રકારની ત્રિ પરિમાણીય માહિતી કે જે હું પુન પ્રાપ્ત કરી શકીશ જો હું પ્રોજેક્શન મેટ્રિક્સ જાણું છું જે હું અહીં ચર્ચા કરવા માંગું છું તેથી આને ધ્યાનમાં લો કે ત્રિ પરિમાણીય સીધી રેખા પર એક બિંદુ છે અને જે આ ફોર્મમાં આપવામાં આવે છે કે આ સીધી રેખા આ X છે અને તે અનુરૂપ ઇમેજ પોઇન્ટ અહીં દર્શાવેલ કિરણને દોરીને બતાવવામાં આવ્યું છે તેથી x અને l વચ્ચેનો સંબંધ તે બિંદુના નિયંત્રણના સંબંધથી મળી શકે છે અને તમે તે પણ જોઈ શકો છો કે તે સમતલ બનાવે છે ત્રિ પરિમાણીય સમતલ જે કેમેરા કેન્દ્રને અને ત્રિ પરિમાણીય સીધી રેખાને પણ જોડે છે નોંધ કરો કે તે સીધી રેખાની છબી જે તે સમતલમાં પણ છે તેથી હવે જ્યારે હું ઉલ્લેખ કરતો હતો કે ઈમેજ પોઇન્ટ x નો પોઇન્ટ કન્ટેન્ટ રિલેશન અહીં વ્યક્ત કરી શકાય છે અને જો હું ત્રિ પરિમાણીય બિંદુઓની ઇમેજિંગની દ્રષ્ટિએ x વ્યક્ત કરું તો હું x ઘટાડું છું તેથી તે છે કે તમારે ત્રિ પરિમાણીય બિંદુને તેના એકરૂપ પ્રસ્તુતિ માં કેમેરા મેટ્રિક્સ P થી ગુણાકાર કરવો પડશે તેથી તમને PX તે છબી બિંદુ x બરાબર મળે છે તેથી અને મેટ્રિક્સ ગુણધર્મનો ઉપયોગ કરીને હું આ અભિવ્યક્તિ ને રૂપાંતરિત કરી શકું છું તેથી નોંધ લો કે આ સંબંધ ફરીથી સમતલ માં બિંદુ નિયંત્રણનો સંબંધ છે જ્યાં સમતલ દ્વારા આપવામાં આવે છે તેથી આપણે આ ગણતરી દ્વારા સમતલ ની અભિવ્યક્તિ મેળવી શકીએ છીએ જે પ્રક્ષેપણ મેટ્રિક્સ આપણે આપી શકીએ છીએ આપણે કેમેરા કેન્દ્ર અને તેની છબી લાઇન પર સીધી રેખા રાખીને સીધી લાઈન આપી શકીએ છીએ અને આપણે પ્લેન શોધી શકીએ છીએ અહીં ત્રીજી કવાયત તમારી પાસે આ પ્રક્ષેપણ મેટ્રિક્સ છે અને 4 ઇમેજ પોઇન્ટ્સ તરીકે ગણવામાં આવે છે અને ફોર્મમાં આપવામાં આવેલ છે અને તમે કેમેરા સેન્ટર ને મૂળ તરીકે પોઇન્ટ O સૂચવો છો તે મૂળ નથી તે પોઇન્ટ O છે અને તમારે ડાયહેડ્રલ એંગલની ગણતરી અને સમતલ વચ્ચે કરવી પડશે અને ડાયહેડ્રલ એંગલ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે બે સમતલ નો કોણ છે તે તેમના સામાન્ય વચ્ચેનો એક કોણ છે તેથી તે બે સમતલ ના સામાન્ય વચ્ચેનો કોણ છે તેથી આ સમસ્યાને તમારે હલ કરવાની જરૂર છે ફક્ત તમને ચિત્રાત્મક રીતે બતાવવા માટે કે મેં તમને જે પૂછ્યું છે તે ઇમેજ પ્લેનને ધ્યાનમાં લે છે અને તમારી પાસે કહેવાના અને બિંદુ છે તો અને કહો કે આ કેમેરો કેન્દ્ર છે આ એક કેમેરો કેન્દ્ર O છે તેથી તમે સમતલ બનાવી શકો છો તેથી 3 પોઇન્ટ સમતલ ને વ્યાખ્યાયિત કરી શકે છે એ જ રીતે તમે બીજું સમતલ બનાવી શકો છો હવે આ બે સમતલ વચ્ચેનો કોણ શું છે તે સમસ્યા છે જે તમારે હલ કરવાની જરૂર છે તેથી આ તે છે જે સોલ્યુશન આપણે મેળવીશું કે ફરી એકવાર આ સારાંશ છે કે તે પોઇન્ટ્સ બતાવ્યા છે અને પ્રોજેક્શન મેટ્રિક્સ પણ અહીં બતાવ્યા છે તેથી પ્રથમ તમારે પ્રથમ ડાયહેડ્રલ સમતલ બનાવવું પડશે તેથી તમે જોઈ શકો છો કે ક્રોસ પ્રોડક્ટ કરવાથી તમે રેખા અને મેળવી શકો છો અને અને આપણે જાણીએ છીએ કે ત્રિ પરિમાણીય સમતલ કેવી રીતે મેળવી શકાય છે તે ઇમેજ પ્લેનમાં એક રેખા આપવામાં આવી છે તે તેની અનુરૂપ ઇમેજ કોઓર્ડિનેટ સિસ્ટમમાં પોતે રેખા માં P ટ્રાન્સપોઝ છે ઇમેજની રજૂઆતમાં છે તેથી જો હું આ ઓપરેશન કરું તો મને અહીં આપેલ મુજબ પહેલું સમતલ મળશે તેથી આ સમતલ પ્રથમ સમતલ છે એ જ રીતે બીજા પ્લેન માટે જે છબીઓની ઇમેજ પોઇન્ટ અને કેમેરા કેન્દ્ર O ના કેન્દ્ર દ્વારા મળ્યું છે જે પણ આ ફોર્મમાં સમાન આપવામાં આવ્યું છે તેથી હવે આ બે સમતલ છે જો તમે તેના સંબંધિત સામાન્ય વેક્ટર એકમના સામાન્ય વેક્ટર લો છો તો તમે આ સમતલ ની ગણતરી પ્રથમ સમતલ માટે કરી શકો છો બીજા સમતલ માટે હવે આ બંને વચ્ચેના એંગલની ગણતરી કરવા માટે તમે આ એકમ વેક્ટરનું કોઈ ડોટ પ્રોડક્ટ લઈ શકો છો અને તે કોસાઇન લો લાગુ કરી શકો છો તેથી આનાથી વિપરિત તમને તે ખૂણો આપશે તો આ જવાબ છે તે આ કેસમાં 53 752 ડિગ્રીની આસપાસ આવી રહ્યું છે આગળ જ્યારે તમારું કૅમેરા કેન્દ્ર સુધારેલ છે અને તેનું ઇમેજ પ્લેન બદલાઈ રહ્યું છે ત્યારે ઇમેજ પોઇન્ટ્સ વચ્ચેના સંબંધ વિશે ચર્ચા કરશું તેથી તમે આ બે દૃશ્યો ધ્યાનમાં લો કે ત્યાં બે ઇમેજ શોર્ટ્સ છે તેમાંથી આ એક ગોઠવણી માં લેવામાં આવે છે જ્યારે આ ઇમેજ પ્લેન હોય અને આ સીન પોઇન્ટ x ની છબી છે જેમ તમે જોઈ શકો છો કેમેરા સેન્ટર હજી પણ આ સ્થાન પર બાકી છે તેથી આ કિસ્સામાં કેમેરા પ્રોજેક્શન મેટ્રિક્સ આપવામાં આવે છે અને જે આ કેમેરા સેન્ટરનો ઉપયોગ કરીને આ ફોર્મ માં સામાન્ય સ્વરૂપે રજૂ થાય છે જ્યાં કેલિબ્રેશન મેટ્રિક્સ છે અને તે રોટેશન મેટ્રિક્સ છે અને બીજી ઇમેજિંગ સિસ્ટમ માટે અન્ય છે તેથી આ ઇમેજ પ્લેન છે અને તેના અનુરૂપ પ્રોજેક્શન મેટ્રિક્સ છે જે આ ફોર્મ માં આપવામાં આવે છે આ રીતે આપણે અને સંબંધિત કરી શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે જો હું અરજી કરું છું તો આ તમને આપશે તેથી આ તમને આ વિશેષ અભિવ્યક્તિ આપે છે તેથી અંતે જો હું ની સાથે ગુણાકાર કરું તો તે બને છે કે આ રીતે આ સંબંધ સ્થાપિત થાય છે તેથી જો હું આ સંબંધને લાગુ કરું છું તો આપણે શોધી શકીશું કે આ બંને ઇમેજ પોઇન્ટ તેઓ એક હોમોગ્રાફી બનાવે છે જેની વિશેષ ચર્ચા આપણે પહેલાથી જ આપણા ત્રિ પરિમાણીય દ્વિપરિમાણીય અંદાજ ભૌમિતિક અને ચર્ચાત્મક સ્વરૂપ રૂપાંતર પર કરી હતી તેથી હું આ હોમોગ્રાફી આ સ્વરૂપમાં વ્યક્ત કરી શકું છું હું આનું પાલન કરીશ તેથી હું શરૂ કરીશ જેમાંથી કેમેરા માં X ની છબી દ્વારા આપવામાં આવ્યું છે

હવે આ ફોર્મમાં સાથે સંબંધિત હોઈ શકે છે અને પછી તમે જોઈ શકો છો તે કેમેરા ના સમાન પોઇન્ટ માટેના આ અન્ય કેમેરાના સીન પોઇન્ટ પર ઘટાડી શકાય છે અને પછી વચ્ચેનો સંબંધ આપી શકાય છે જ્યાં H આ મેટ્રિક્સની બરાબર છે અને તે ઉલટાવી શકાય તેવું હોવું જોઈએ તેથી તે અનુરૂપ ઇમેજ પોઇન્ટ્સ વચ્ચેના ભાવિ રૂપાંતરને પણ વ્યક્ત કરી રહ્યું છે તેથી કેમેરાની ભૂમિતિથી જ આપણે આ સંબંધને સમજાવી શકીએ છીએ અને જ્યારે આપણે ઇમેજ સમતલને તેમના સમાંતર ધ્યાનમાં લઈએ છીએ ત્યારે ઘટનાઓને છબીઓના ઝૂમ ની જેમ વ્યક્ત કરી શકાય છે તેથી છબી સમતલ સમાંતર છે જાણે કે તમે કેન્દ્રીય લંબાઈને બદલી રહ્યા છો તેનો સીધો અર્થ એ છે કે કેમેરાના કેન્દ્રથી ઇમેજ પ્લેનનું અંતર છે તેથી તમે કેન્દ્રીય લંબાઈને બદલી રહ્યા છો ચાલો ધ્યાનમાં લઈએ કે આ કેન્દ્રીય લંબાઈના ગુણોત્તર k છે અને આપણે જાણીએ છીએ કે આ પરિસ્થિતિ હેઠળ હોમોગ્રાફી સ્થપાયેલી છે કારણ કે આ બંને કેમેરા વચ્ચે કોઈ પરિભ્રમણ નથી તેથી જો પરિભ્રમણ ઓળખ મેટ્રિક્સ છે તો સરળ સ્વરૂપમાં આ સંબંધ તરીકે વ્યક્ત કરી શકાય છે તમને અનુરૂપ હોમોગ્રાફી મેટ્રિક્સ આપશે તો આ તે કેન્દ્રથી અંતર છે અને આ છે અને K એ ગુણોત્તર છે હવે આને વધુ સમજાવી શકાય છે આપણે આ સંબંધ ને વિસ્તૃત કરી શકીએ છીએ જેમ કે મેં કોઈ પણ બિંદુથી કોઈ વિચલનો ધ્યાન માં લીધું છે ના તેથી x નોટ એ એક મુખ્ય બિંદુ છે તેથી જો હું હવે આ વેક્ટરને સિદ્ધાંત બિંદુથી વિચલનો માનું છું તો આ વિચલનો અથવા આ અંતર અથવા આ વેક્ટર્સને પણ તે જ રકમ માથી માપવા જોઈએ તેથી તે વેક્ટર દિશા સમાન રહે છે પરંતુ તે આ પરિબળ k દ્વારા સ્કેલ કરવામાં આવે છે તેથી આ સમીકરણ માં આપેલા આ ફોર્મમાં કોઈપણ બિંદુ વ્યક્ત કરી શકાય છે તેથી ને તેની સામાન્ય બે પરિમાણીય સંકલન પ્રણાલી માં કહેવામાં આવે છે k આ વેક્ટરમાં કે જે તમને અહીંથી અનુરૂપ ફોર્મ આપે છે આ સ્થાનથી ભૂમિતિથી જ તમે આ સંબંધનો ઉપયોગ કરી શકો છો અને આ એક અભિવ્યક્તિ છે હવે આ અભિવ્યક્તિ આ હોમોગ્રાફી મેટ્રિક્સની રચના બતાવી શકે છે તે કેવી રીતે છે તો ચાલો હું તમને આગળની સ્લાઈડમાં બતાવીશ તેથી આ રચના તે છે જેમકે આપણે જણાવ્યું છે કે તમે નોંધ લો કે તમારી હોમોગ્રાફી સ્ટ્રક્ચર છે અને છેવટે તે સંબંધોનો ઉપયોગ કરીને તે વિચલનોનો ઉપયોગ કરીને હું H ને તત્વો સાથે જોડી શકું છું તો આ બરાબર છે અને આ સંબંધનો ઉપયોગ કરવાથી હું બે રૂપરેખાંકનો અને વચ્ચે કેલિબ્રેશન મેટ્રિસીસને સંબંધિત કરી શકું છું તેથી આપણે શું અવલોકન કરીશું કે ખરેખર કેલિબ્રેશન મેટ્રિક્સ કંઈ નથી પરંતુ ફક્ત ત્રાંસા મેટ્રિક્સ સાથે k k 1 diagkk1 દ્વારા ગુણાકાર સંબંધિત છે આ વિકર્ણ સંકેતલિખાનું અર્થઘટન કેવી રીતે કરવું જોઈએ તે હું પહેલાથી જ સમજાવું છું તમારી પાસે k k 1 તરીકે વિકર્ણ તત્વો હોવા જોઈએ આ 0 છે તેથી જો હું આ મેટ્રિક્સથી ગુણાકાર કરું તો હું મેળવીશ તેથી જ્યારે તમે ઝૂમ કરો ત્યારે આ સંબંધો છે તેથી ઝૂમિંગની અસર એ છે કે તમે ફક્ત વિકર્ણ દ્વારા જમણી બાજુએ કેલિબ્રેશન મેટ્રિક્સને ગુણાકાર કર્યો છે આ સાથે મને આ વ્યાખ્યાન માટે અહીં રોકાવા દો આપણે આગળના ભાગમાં ચાલુ કરીશું આપણા આગલા વ્યાખ્યાનમાં આપણે હજી પણ આ વિષય ચાલુ રાખીશું સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર